વ્યાખ્યાન 25 માં આપનું સ્વાગત છે આ અઠવાડિયે આપણે વિવિધ સેન્સર ને STM બોર્ડ સાથે ઇન્ટરફેસિંગ કરીશું આ વિશિષ્ટ વ્યાખ્યાનમાં આપણે LM35 તાપમાનીય સેન્સરને ઇન્ટરફેસ કરીશું LM આપણે Linear Monolithic માટે વાપર્યું છે આપણે આ LM35 તાપમાનીય સેન્સર ના ગુણધર્મોને તપાસીએ અને પછી આપણે કોડ દ્વારા અનુસરેલ સર્કિટ આકૃતિની તપાસ કરીશું જે ઉપયોગમાં લેવાયેલા આ ચોક્કસ ઉપકરણ ને STM બોર્ડ સાથે ઇન્ટરફેસ કરે છે અને પછી તમને આ પ્રયોગનું નિદર્શન બતાવીશું આપણે LM35 થી STM32 બોર્ડને ઇન્ટરફેસ કરીશું અમે તમને કેવી રીતે કેલિબ્રેટ કરી શકીશું તે બતાવીશું કારણ કે કોઈપણ સેન્સર ને કામ કરવા માટે અમુક પ્રકારના માપાંકન જરૂરી છે પ્રોગ્રામ કોડ અને નિદર્શન તો તાપમાન સંવેદના એટલે શું તાપમાન એ શારીરિક પરિમાણ છે તાપમાન સંવેદના ના વિવિધ ઉપયોગો છે તે શરીરના તાપમાનને માપી શકે છે તે સુસંસ્કૃત ઔધોગિક ઉપકરણોમાં પણ ઉપયોગમાં લેવાય છે તેનો ઉપયોગ કેમિકલ પ્લાન્ટ્સમાં થાય છે જ્યાં તાપમાનનું નિરીક્ષણ કરવાની જરૂર છે અને તે તાપમાનના આધારે કેટલાક ઉપકરણો ચાલુ અથવા બંધ કરવાની જરૂર પડી શકે છે હવામાનની આગાહી વગેરે વગેરે જો તમે વિચારો કે આપણે કેવી રીતે તાપમાન માપીએ થર્મોમીટર તાપમાન માપવા માટે સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતું સાધન છે પારાયુક્ત થર્મોમીટર તાપમાનમાં થતા ફેરફાર પર સંકેતો પેદા કરતું નથી તેના બદલે તે તેના ગુણધર્મોમાં ફેરફાર કરે છે જેમ કે તે વિસ્તરે અથવા સંકોચાય છે આ રીતે પારાયુક્ત થર્મોમીટર કાર્ય કરે છે બીજી તરફ ડિજિટલ થર્મોમીટર એક નાની LCD પર તાપમાન દર્શાવે છે આપણે એ પણ જોયું છે કે LCD શું છે ડિજિટલ થર્મોમીટરમાં તાપમાન એક નાની LCD પર દર્શાવાય છે

LM35 એ એક રેખીય મોનોલિથિક તાપમાન સેન્સર છે આ નેશનલ સેમિકન્ડક્ટર દ્વારા વિકસિત એકીકૃત સર્કિટ છે આ ચોકસાઇવાળું ઇન્ટિગ્રેટેડ સર્કિટ વાળું તાપમાન ઉપકરણ છે જેનો આઉટપુટ વોલ્ટેજ રેખીય પ્રમાણમાં ડિગ્રી સેલ્સિયસ અથવા ફેરનહિટ તાપમાનના પ્રમાણમાં હોય છે તેનો અર્થ એ કે આઉટપુટ વોલ્ટેજ એ તાપમાનના રેખીય પ્રમાણમાં હોય છે ડિગ્રી સેલ્સિયસમાં જો તમે આ રેખીય લાક્ષણિકતાઓ વિશે વિચારો છો તો એવું છે કે તાપમાનમાં દરેક ડિગ્રી સેલ્સિયસના વધારા સાથે 10 મિલીવોલ્ટ ફેરફાર થશે LM35 ની સંપૂર્ણ પાય શ્રેણી એ 55 થી 150 ડિગ્રી સેન્ટીગ્રેડ છે આપણે આ LM35 નો ઉપયોગ કેવી રીતે કરીએ LM35 માં એક સપાટ છેડો છે અને પછી ત્યાં એક અર્ધગોળ છેડો છે આ રીતે આ પિન નંબર 1 એ વોલ્ટેજ પિન છે એ Vcc સાથે જોડાયેલ હોવી જોઈએ પિન નંબર 3 ગ્રાઉન્ડ સાથે જોડાયેલ હોવી જોઈએ આઉટપુટ વોલ્ટેજ પિન નંબર 2 પર થી ઉપલબ્ધ રહેશે પિન 1 Vcc સાથે જોડાયેલ હોવી જોઈએ પિન 3 ગ્રાઉન્ડ સાથે જોડાયેલ હોવી જોઈએ અને આ મધ્યમ બિંદુમાંથી આપણે એનાલોગ ઇનપુટ પોર્ટ કનેક્ટ કરીએ છીએ

આપણે એનાલોગ મૂલ્ય કેવી રીતે વાંચી શકીએ એનાલોગ મૂલ્ય વાંચવા માટે સૌ પ્રથમ આપણે LM35 ને ગ્રાઉન્ડ અને Vcc થી કનેક્ટ કરવું પડે અને મધ્યમ ટર્મિનલ તાપમાન ને પ્રમાણસર વોલ્ટેજ ઉત્પન્ન કરશે એમ્બેડ સી કોડ કે જેનો ઉપયોગ થાય છે તમારે આ હેડર ફાઇલ શામેલ કરવાની રહેશે પછી આપણે ઇનપુટ એનાલોગ પિન તરીકે એનાલોગ પિન ઇનિશ્યલાઈઝ કરવી પડશે બોર્ડની A1 પિનને અહીં એનાલોગ પિન તરીકે માનવામાં આવે છે આપણે ફ્લોટ વેરીએબલ p લઈએ છીએ કારણ કે તેનું મૂલ્ય 0 થી 1 સુધી રહેશે read તે મૂલ્ય વાંચશે જે આ પોર્ટ A1 દ્વારા છે અને તમે તે pc printf નો ઉપયોગ કરીને છાપી શકો છો તેથી આ કોડની કેટલીક લાઇન્સ છે જે એનાલોગ પોર્ટ A1 પરથી સેન્સર મૂલ્ય વાંચવા માટે જરૂરી છે ત્યાં અન્ય એનાલોગ પોર્ટ્સ જેવા કે A0 A2 A3 A4 અને A5 છે હવે આપણે માપાંકન કેવી રીતે કરીએ માની લો કે ઓરડા નું હાલનું તાપમાન x છે તે વર્તમાન તાપમાન માટે તમે શું મૂલ્ય મેળવી રહ્યા છો જો આપણે જાણીએ કે હવે તાપમાન માનીએ કે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ છે હું મારા એનાલોગ આઉટપુટમાં ચોક્કસ મૂલ્ય મેળવું છું પછી જો હું x કિંમત મેળવું છું તો તાપમાન શું હશે માપાંકન કરવાની આ એક રીત છે ચાલો જોઈએ કે આપણે આ વિશેષ કોડમાં શું કર્યું છે જેમ મેં પહેલાથી જ ઉલ્લેખ કર્યો છે LM35 આઉટપુટ વોલ્ટેજ તાપમાન સાથે રેખીય વધે છે તાપમાન માં દરેક ડિગ્રી સેન્ટીગ્રેડ વધારા સાથે 10 mV વધારો છે તેથી k ડિગ્રી સેન્ટીગ્રેડ વધારા સાથે આઉટપુટ વોલ્ટેજ 10k mV હશે જો મહત્તમ તાપમાન માનો કે 50 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અને મહત્તમ આઉટપુટ વોલ્ટેજ 0 5 વોલ્ટ છે તેથી 10 x 50 mV 500 mV હવે આપણે તાપમાનની ગણતરી ડિગ્રી સેન્ટીગ્રેડમાં કેવી રીતે કરીએ ચાલો આ જોઈએ એનાલોગ ક્લાસમાં રીડ ફંક્શન 0 અને 1 ની વચ્ચે અપૂર્ણાંક આપે છે મેં પહેલેથી જ કહ્યું છે કે આપણે એનાલોગ ઇનપુટ પિનમાં વોલ્ટેજ 0 5 વોલ્ટ સીધા જ લાગુ કરી શકીએ છીએ અને પછી આપણે પ્રોગ્રામ દ્વારા છાપેલ મૂલ્ય ને માપીશું માની લો આ જે મૂલ્ય છપાયેલ છે તે P max છે આનો અર્થ એ કે 0 5 વોલ્ટ માટે જે મૂલ્ય આપણે મેળવીએ છીએ તે છે P max પછી અજ્ઞાત તાપમાન માટે જો છપાયેલ મૂલ્ય P હોય તો પછી તાપમાન મૂલ્યની ગણતરી 50 P max P તરીકે કરી શકાય છે

ચાલો હું આપણે ઉપયોગ કરેલ ગણતરીની વૈકલ્પિક રીત બતાવી દઉં માનો કે ઓરડાનું તાપમાન 20 ડિગ્રી સેન્ટીગ્રેડ છે આપણે જોઈશું કે આપણે તે વોલ્ટેજ આઉટપુટમાંથી શું મૂલ્ય મેળવી રહ્યા છીએ ધારો કે ઓરડાનું તાપમાન 20 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અમે પહેલાથી જ CoolTerm વિશે ચર્ચા કરી છે ધારો કે આપણે 0 06 જેટલું મૂલ્ય મેળવ્યું તેથી મૂળભૂત રીતે જો તે 0 06 છે તો તાપમાન 20 ડિગ્રી સેન્ટીગ્રેડ છે જો આપણે P મૂલ્ય પ્રાપ્ત કરીએ તો પછી તાપમાન 20 0 06 P હશે તેથી આપણે પહેલા આની ગણતરી ઓરડાના વર્તમાન તાપમાનનો ઉપયોગ કરીને કરી છે જે આપણને તે ચોક્કસ સમયે મળતું હતું

ચાલો આપણે પ્રયોગની તપાસ કરીએ મેં LM35 વિશે ચર્ચા કરી છે આપણે LM35 ને STM સાથે કેવી રીતે જોડીએ અને આપણે ચોક્કસ પોર્ટમાંથી એનાલોગ મૂલ્ય કેવી રીતે વાંચી શકીએ અને આપણે તે કેલિબ્રેટ કેવી રીતે કરી શકીએ હવે આપણે પર્યાવરણીય તાપમાનને માપવા અને તેને LCD ડિસ્પ્લે એકમ પર સેન્ટીગ્રેડ સ્કેલમાં પ્રદર્શિત કરવા માટે STM Nucleo F401RE કીટ અને LM35 તાપમાન સેન્સરનો ઉપયોગ કરીને તાપમાન સંવેદક એકમની રચના કરીશું LM35 માંથી એનાલોગ આઉટપુટ વોલ્ટેજ STM બોર્ડના પિન A1 સાથે જોડાયેલ છે ચાલો હવે આપણે સર્કિટ ડાયાગ્રામ જોઈએ

આપણે મૂળભૂત રીતે D8 થી D13 ને LCD ડિસ્પ્લેના વિવિધ પિનથી કનેક્ટ કરી રહ્યા છીએ આપણે અહીં શું કરવા જઈ રહ્યા છીએ તે એ છે કે આપણે આ LM35 Vcc આઉટપુટને A1 પિન સાથે જોડીએ છીએ આ બધું કનેક્શન વિશે છે અને કનેક્શનના આ ભાગ વિશે આપણે પહેલા ચર્ચા કરી છે તેથી તે તાપમાનને માપશે માપાંકન કરશે અને આ LCD માં તાપમાન દર્શાવશે અમે આ ઉદાહરણ દર્શાવીશું પરંતુ તે પહેલાં હું તમને કોડ બતાવીશ કે જે સર્કિટ બનાવ્યા પછી ચલાવવા માટે જરૂરી છે

તેથી આ એક એમ્બેડ પ્રોગ્રામ કોડ છે આપણે જાણીએ છીએ કે આપણે TextLCDScroll નો ઉપયોગ કરવો પડશે આપણે અહીં સીરીયલ USBTX RX નો ઉપયોગ કરીએ છીએ આ સીરીયલ કમ્યુનિકેશન માટે છે કે જે આપણે એવી રીતે કરીએ કે જેથી આપણે તે કોઈપણ હાયપર ટર્મિનલમાં પ્રદર્શિત કરી શકીએ જેની આપણે પહેલાથી ચર્ચા કરી છે આ સેન્સર ના નામે એનાલોગ ઇનપુટ મૂલ્ય છે આપણે પોર્ટ A1 દ્વારા વાંચીએ છીએ અને આ છે માપાંકન પછી આપણને આવું મૂલ્ય મળે છે મૂલ્ય 297 છે આપણે અહીં એક કેરેક્ટર બફર લઈએ અને આપણે 0 મી લાઇનને Temp in Degree C પર સેટ કરી રહ્યા છીએ જ્યારે while લૂપમાં આપણે sensor read નો ઉપયોગ કરીને પહેલા મૂલ્ય વાંચી રહ્યા છીએ અને પછી આપણે છીએ p val ની ગણતરી કરી રહ્યા છીએ p આપણને જે મળ્યું છે તે આપણે આ કિંમત 297 સાથે ગુણાકાર કરી રહ્યા છીએ અને અમે તેને આ બફરમાં સંગ્રહિત કરીએ છીએ અને અંતે આપણે તેને આગામી લાઇનમાં દર્શાવીશું આપણે 1 સેકંડ રાહ જોઈએ અને આપણે ફરીથી તે જ કામ કરીએ તેથી હવે આપણે પહેલાથી જ આખો કોડ ચર્ચા કરી લીધો છે કે આપણે તેને કેવી રીતે ઇન્ટરફેસ કરીએ અને આપણે તેને કેવી રીતે પ્રદર્શિત કરી શકીએ હવે અમે તમને આ વિશિષ્ટ કોડને પ્રદર્શિત કરીશું જ્યાં આપણે આ LM35 ને STM સાથે ઇન્ટરફેસ કરીશું અને LCDમાં તાપમાનને પ્રદર્શિત કરીશું હું LM35 ને ST માઇક્રોઇલેક્ટ્રોનિક્સ પોર્ટ સાથે કનેક્ટ કરીશ અને પછી હું વર્તમાન તાપમાન પ્રદર્શિત કરીશ આ રૂમનું હાલનું તાપમાન કેટલું હતું ચાલો હું તમને અહીં શિલોંગનું તાપમાન જણાવું બહારનું તાપમાન એકદમ ઓછું છે બહારનું તાપમાન હાલમાં 17 ડીગ્રી છે તો ચાલો જોઈએ કે અહીં આપણા સેન્સિંગ યુનિટમાં શું આવી રહ્યું છે

તેથી આ તાપમાન સેન્સર છે આ તાપમાન સેન્સર એ LM35 તાપમાન સેન્સર છે આ ડાબી પિનનો સપાટ છેડો 5 વોલ્ટ Vcc સાથે જોડાયેલ હોવો જોઈએ આ LM35 નો જમણો છેડો ગ્રાઉન્ડ સાથે જોડાયેલ હશે અને મધ્ય માં થી તે એનાલોગ પોર્ટ A1 સાથે કનેક્ટ થશે આ એનાલોગ પોર્ટ આંતરિક રૂપે AD કન્વર્ટરથી જોડાયેલું છે તમે CoolTerm જેવા સીરીયલ કમ્યુનિકેશન સૉફ્ટવેર નો ઉપયોગ કરીને ડિજિટલ મૂલ્ય જોઈ શકો છો તેથી હવે હું કનેક્શન કરીશ તેથી આપણે પહેલેથી જ માપાંકન કર્યું છે અને તમે જાણો છો કે આ વિશેષ સેન્સર માં જે LM35 છે વોલ્ટેજમાં 10 મિલીવોલ્ટ ફેરફાર એ તાપમાનમાં 1 ડિગ્રી પરિવર્તન સમાન હશે તેથી અમે તે મુજબ માપાંકન કર્યું છે અને હવે હું કોડ ડમ્પિંગ કરીશ જે આ ચોક્કસ ઓરડાના વર્તમાન તાપમાનને પ્રદર્શિત કરશે તેથી મને તેને કનેક્ટ કરવા દો તે જે તાપમાન દર્શાવે છે તે તમે જોઈ શકો છો તાપમાન 18 40 ડિગ્રી સેન્ટીગ્રેડ છે તે થોડું વધઘટ થાય છે મને તાપમાન થોડું વધારવા દો અને જુઓ શું મૂલ્ય આવે છે તમે જોઈ શકો છો કે તે 21 60 થઈ ગયું છે જો તમે આ ચોક્કસ સેન્સરને થોડું ઘસશો તો મૂલ્ય બદલાશે અથવા તાપમાનમાં ફેરફાર જોવા માટે તમે તેની સામે થોડું થોડું ફૂંકી શકો છો LM35 નો આ એક સરળ પ્રયોગ છે જ્યાં તે તાપમાન માપે છે અને તે દર્શાવે છે તમે જોઈ શકો છો કે LM35 સાથેનું જોડાણ એકદમ સીધું અને એકદમ સરળ છે મુદ્દો એ છે કે તમને આ માપાંકન ની જરૂર છે માપાંકન નું પગલું ખરેખર ખૂબ મહત્વનું છે આ માપાંકન ના પગલાં માં તમારે સેન્સરનું વર્તમાન મૂલ્ય વાંચવાની જરૂર છે તે શું આપી રહ્યું છે અને તમે તે CoolTerm માં અને પછી તે મૂલ્યના સંદર્ભમાં આ ચોક્કસ ઓરડાનું વર્તમાન તાપમાન શું છે તે જોઈ શકો છો તદનુસાર તમે તમારો કોડ બદલી શકો છો LM35 ની અન્ય ઘણી એપ્લિકેશન છે અમે તમને એક વસ્તુ બતાવી છે જે તમે અન્ય પ્રયોગો માટે તેનો સમાવેશ કરી શકો છો